આજે આપણે વર્ક લાઇફ બેલેન્સ અથવા ઇન્ટિગ્રેશન વિશે વાત કરીશું અને આ વિષયમાં આપણે વર્ક લાઇફ બેલેન્સ શું છે તે વિશે ચર્ચા કરીશું પછી કાર્ય જીવન સંતુલનના કારણો અને પરિણામો પર જશે પછી છેલ્લે અમે વર્ક લાઇફ બેલેન્સ અને એકીકરણ વિશે વાત કરીશું કાર્ય પારિવારિક સંઘર્ષની વિરુદ્ધ કાર્ય જીવન સંતુલન છે કાર્ય પારિવારિક સંઘર્ષ એ આંતર ભૂમિકા સંઘર્ષનું એક સ્વરૂપ છે જેમાં કામના દબાણ અને પારિવારિક ડોમેન્સના દબાણો અમુક બાબતોમાં પરસ્પર સુસંગત હોય છે તેનો અર્થ એ કે પરિવારનું દબાણ કામની પ્રવૃત્તિઓમાં દખલ કરશે અને કામનું દબાણ કુટુંબની પ્રવૃત્તિઓને પ્રભાવિત કરશે પરંપરાગત રીતે અવેતન કૌટુંબિક કાર્ય અથવા કુટુંબની ચિંતા એ સ્ત્રીનું ડોમેન હતું અને જાહેર ક્ષેત્રનું પેઇડ વર્ક એ પુરુષનું ડોમેન છે પરંતુ આ વર્ક ફેમિલી બેલેન્સ અથવા વર્ક લાઇફ બેલેન્સની વિરુદ્ધ છે કામ એ છે જ્યારે તમે કામની કલ્પના કરો છો કામ પેઇડ રોજગાર સાથે સંકળાયેલું છે અને જ્યારે તમે કહો છો કે વર્ક ફેમિલી બેલેન્સ અથવા વર્ક લાઇફ બેલેન્સ લાઇફ એ કામની બહારની પ્રવૃત્તિઓ છે પરંતુ તે સ્વયંસેવીની પ્રવૃત્તિ હોઈ શકે છે તે કુટુંબોમાં પ્રવૃત્તિ હોઈ શકે છે અને તે સંબંધીઓ સાથેની પ્રવૃત્તિ અથવા સંબંધીઓ સાથેના સંબંધો અથવા મિત્રો સાથેની ક્રિયાપ્રતિક્રિયા હોઈ શકે છે અને જ્યારે તમે કહો છો કે વર્ક લાઇફ બેલેન્સ ઘણી બધી વૈચારિક અસ્પષ્ટતાઓ છેતેનો સીધો અર્થ એ થાય છે કે કામ અને જીવન બંનેને સમાન ગુણવત્તાનો સમય આપવો અથવા કામ અને બિન કાર્યકારી પ્રવૃત્તિઓ બંનેને સમાન ગુણવત્તાનો સમય આપવો કારણ કે કામ છે તે સંસ્થા અને જીવન કુટુંબ મિત્રો સંબંધીઓ સામુદાયિક કાર્ય વગેરે સાથે સંકળાયેલું છે અને જો તમે બંને માટે એકસરખો ક્વોલિટી ટાઈમ નહીં રાખો તો અંગત કે ગૃહજીવન તેમજ સામુદાયિક જીવનમાં બગાડ થશે અને ત્યાં વિવિધ મોડેલો છે જે કાર્ય જીવન સંતુલન સમજાવે છે જેમકે વિભાજન મોડેલ બોલે છે કે કાર્ય અને જીવન બે અલગ અલગ ડોમેન્સ છે તેથી એક બીજા ડોમેનની પ્રવૃત્તિઓમાં દખલ કરશે નહીં અને તે અલગ છે જ્યારે સ્પિલઓવર મોડેલ બોલે છે કે એક બીજાને સકારાત્મક અથવા નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે અને વળતર મોડેલ બોલે છે કે એક ડોમેનમાં સંતોષ બીજા ડોમેનમાં સંતોષ દ્વારા વળતર આપવામાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટલ મોડલ કહે છે કે એક ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ અન્ય ક્ષેત્રમાં સફળતાને સરળ બનાવે છે અને સંઘર્ષ મોડલ કહે છે કે જો બંને ક્ષેત્રો કાર્ય અને જીવનની ઉચ્ચ માંગ હોય તો તે કામના ભારણ તરફ દોરી જશે અને વ્યક્તિ તણાવનો અનુભવ કરશે અને તમે ચર્ચા કરી છે તે આ પાંચ મોડેલો ઉપરાંત બોર્ડર થિયરી તરીકે ઓળખાતા અન્ય સિદ્ધાંત છે તેનો અર્થ એ છે કે લોકો દરરોજ અને ટેક્નોલોજીની મદદથી સરહદો પાર કરે છે હવે આઈપેડ લેપટોપ સેલ ફોનની મદદથી આ વ્યક્તિઓ માટે સરહદો પાર કરવા માટેનું સાધન છે ઉદાહરણ તરીકે કહો કે ઓફિસે જતી વખતે વાલીઓ બાળકોને શાળાએ લઈ જઈ શકે છે તેમને શાળામાં છોડી શકે છે અને પછી ઑફિસે જઈ શકે છે અને લંચના સમય દરમિયાન તેઓ પરિવારના સભ્યો સાથે જોડાઈ શકે છે માતાપિતા સાથે જોડાઈ શકે છે અને પરિવારના સભ્યો તેમજ બાળક અને તેઓ સાથે બપોરનું ભોજન લઈ શકે છે અને પરત સમયે બધા સાથે આવી શકે છે જ્યારે સમયનો અભાવ હોય ત્યારે તમે સંતુલન બનાવવા માટે અંતિમ કાર્ય અને કુટુંબ અથવા કાર્ય અને ઘર બંનેની વિવિધ પ્રતિબદ્ધતાઓને એકીકૃત કરી શકો છો આ કહ્યા પછી જો તમે જુઓ કે શા માટે અમે વર્ક લાઇફ બેલેન્સ વિશે વિચારીએ છીએ તમે શા માટે વાત કરી રહ્યા છો કદાચ કેટલાક અસંતુલન અસ્તિત્વમાં છે તે શા માટે થઈ રહ્યું છે કેટલાક સૂચકાંકો એ છે કે આપણે લાંબા સમય સુધી કામ કરીએ છીએ ભલે 7 દિવસના કામના સપ્તાહમાં આપણે 48 કલાકથી વધુ કામ કરતા હોઈએ આ વૈશ્વિક સ્તરે સાચું છે અને વધુ પડતું કામ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે અને ક્યારેક ક્યારેક મૃત્યુનું કારણ પણ બને છે બીજું એ છે કે પહેલા કરતાં વધુ મહિલા કર્મચારીઓ ઉચ્ચ શિક્ષણ અને ત્યારબાદ વ્યાવસાયિક નોકરીઓમાં પ્રવેશ કરી રહી છે અને જો મહિલા કર્મચારીઓ નોકરીઓ સંભવિત નોકરીઓ અને ઉચ્ચ પ્રોફાઇલ નોકરીઓમાં પ્રવેશ કરે છે તો તેમની પાસે બિન કાર્યકારી પ્રવૃત્તિઓ અથવા પારિવારિક પ્રવૃત્તિઓ માટે ઓછો સમય બચે છે અને વૈશ્વિકીકરણની દુનિયામાં બેવડી કારકિર્દીના પરિવારો વધી રહ્યા છે બંને પતિ પત્ની પગારની નોકરીમાં છે તો બિન કાર્યકારી પ્રવૃત્તિઓ માટે સમય ક્યાં બચે છે અને સિંગલ પેરેન્ટ ફેમિલી પણ છે અને બાળકો જો સિંગલ પેરેન્ટ ફેમિલી હોય જો પિતા કે માતા ઓફિસે જતા હોય તો બાળકોની સંભાળ કોણ રાખશે અને સમય ઝોનમાં તફાવતને કારણે પણ સાંજની નોકરીઓ અથવા મોડી રાતની નોકરીઓ વધી રહી છે કારણ કે જો તમે યુરોપ અને યુએસએ ની તુલના ભારત સાથે કરો છો ત્યારે પરંતુ જ્યારે બિઝનેસ વિવિધ દેશોમાં જોડાયેલો છે અને વિદેશી દેશોમાં ક્લાયન્ટની જરૂરિયાતોને મેચ કરવા માટે અમારે તેમના સમય અનુસાર ગોઠવણ કરવી પડશે તેના પરિણામે રાત્રિ નોકરી અને સાંજની નોકરીઓ પણ વધી રહી છે અને તે જ સમયે અમારી પાસે અમારી રોજિંદી માંગને પહોંચી વળવા માટે પૂરતા સ્થાનિક સંસાધનો અને સુવિધાઓ નથી અને તે ચોકસાઈમાં છે અપૂરતી સેવા છે અને સુવિધાઓ ઉપલબ્ધ છે જે જીવનની રોજિંદી માંગ સાથે એડજસ્ટ થવામાં મદદ કરશે નહીં અને સ્પર્ધાઓનો દર પણ ઊંચો છે અને સંસ્થાઓમાં દરેક વ્યક્તિએ સમયનો પીછો કરીને કામ પૂર્ણ કરવું પડશે અને ડેડ લાઇન પૂરી કરવી પડશે અને તેમાં ટોચ પર કર્મચારીઓને તેમની મુશ્કેલીઓ હોવા છતાં ઉત્પાદકતા બતાવવાની ફરજ પાડવામાં આવે છે અને માત્ર ઉત્પાદકતા ગુણવત્તાની માંગ માત્ર જથ્થો જ નહીં પણ ગુણવત્તાની પણ માંગ છે અને તેની ટોચ પર સંસ્થાના નિર્વાહ અને અસ્તિત્વ માટે સતત સંસ્થાએ નવીનતા લાવવાની હોય છે અને માનવ સંસાધનો હોય છે જે સંસ્થાને સ્પર્ધાત્મક ધાર આપશે કારણ કે આ એકમાત્ર સંસાધન છે જેની તરત જ અન્ય સંસ્થા દ્વારા નકલ કરી શકાતી નથી અને તે સ્પર્ધા અને પ્રતિભા અને ગુણવત્તાવાળા કર્મચારીઓને યોગ્ય સમયમર્યાદા સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપી શકે છે અને તેમના પર દબાણ પણ આવે છે કારણ કે સમય ઓછો છે અને કામ ઘણા છે તેથી આખરે તેઓ પણ દબાણમાં આવે છે અને જ્યારે વ્યક્તિ સંસ્થામાં કામ કરતી હોય ત્યારે ત્યાં કારકિર્દીના લક્ષ્યો હોય છે તેને પ્રમોશન મળશે પગાર અને પાર્ક મળશે અને તે જ સમયે તમે જોશો કે વર્તમાન પરિસ્થિતિમાં કામ કરતા દારૂડિયાઓ છે જેઓ કામ કરવા માટે વધુ સમય આપે છે અને જે લોકો આજકાલ વધુ સિદ્ધિ લક્ષી છે જેના પરિણામે કામ પર વધુ સમય પસાર થાય છે તે જ સમયે વિશ્વ માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ સંપૂર્ણતા પણ શોધી રહ્યું છે અને જ્યારે પૂર્ણતા સતત હોય ત્યારે વ્યક્તિએ ચારે બાજુથી સંપૂર્ણ રીતે ઠીક ન થાય ત્યાં સુધી કામ કરતા રહેવાનું હોય છે તેથી વ્યક્તિગત ચિંતા પણ વ્યક્તિને કામમાં ઘણી શક્તિ લગાવવા અને કાર્યમાં તેનું પ્રદર્શન બતાવવા તેમજ પ્રમોશન મેળવવા અને સમુદાયમાં તેમજ પરિવારમાં તેની ઓળખ માટે પગારમાં વધારો કરવા માટે પ્રેરિત કરે છે ઉપરના આ બધા કારણો છે જેના કારણે વર્ક લાઈફ બેલેન્સ આપણા બધા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે અને ખાસ કરીને મોટી સંસ્થાઓ તેઓ એવી છે જે પ્રતિષ્ઠિત કંપનીઓ છે તેઓ કર્મચારીઓના કામના જીવન સંતુલનને શોધી રહ્યા છે અન્યથા પ્રતિભાઓ ત્યાં રહેશે નહીં તેઓ છટકી જશે તેવી જ રીતે જ્યારે વધુ મહિલા કર્મચારીઓ નોકરીમાં પ્રવેશી રહી છે જો સંસ્થામાં મહિલા કર્મચારીઓનું વર્ચસ્વ હોય તો તેઓ પણ કાર્ય જીવન સંતુલન શોધી રહ્યા છે અને જો સંસ્થા માટે સંકેત છે કે કર્મચારીઓ તણાવમાં છે તેઓ થાક અનુભવે છે તેથી તે કિસ્સામાં તેઓ કાર્ય જીવન સંતુલન પણ શોધી રહ્યા છે અને જ્યારે કૌટુંબિક મુદ્દાઓ એચઆર અને વરિષ્ઠ મેનેજરો માટે શાંત અથવા અગ્રણી હોય છે ત્યારે તેઓ કાર્ય જીવન સંતુલન શોધી રહ્યા છે અને તે મુજબ સંસ્થા કાર્ય જીવન સંતુલન સુનિશ્ચિત કરવા માટે ઘણી કુટુંબને અનુકૂળ નીતિઓનું વિભાજન કરે છે અને કૌટુંબિક નીતિઓ કહે છે કે લવચીક કામના કલાકો જેમ કે ફ્લેક્સી ટાઇમ ફ્લેક્સી ટાઇમ માં એક મુખ્ય સમય હોય છે જ્યાં હાજરી ફરજિયાત હોય છે અને વ્યક્તિ તે મુખ્ય સમયની અંદર કામ કરે છે પરંતુ કોર સ્લોટ ની બહાર અન્ય સમય લવચીક હોય છે જ્યારે તે વ્યક્તિ આવીને કામ કરી શકે છે તેવી જ રીતે વૈકલ્પિક કાર્ય વ્યવસ્થા છે જ્યાં નોકરીનો એક ભાગ એક વ્યક્તિ દ્વારા અને બીજો ભાગ વરિષ્ઠ લોકો અથવા અન્ય પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવશે અને સંસ્થાઓ પાસે પણ અલગ અલગ રજા નીતિઓ હોય છે ત્યાં પણ કમાણી કરેલી રજાઓની નીતિઓ હોય છે પરચુરણ રજાઓ હોય છે તેની સાથે અમે અલગ અલગ સ્થળોએ જવા સાથે પેઇડ લીવ ની જોગવાઈ પણ કરી છે જેને લીવ એલટીસી અથવા રજા પ્રવાસ કન્સેશન કહેવાય છે સંસ્થાઓ બાળ સંભાળ સુવિધા મનોરંજન સુવિધાઓ જિમ સુવિધાઓ અને અન્યો પણ પ્રદાન કરી રહી છે જેથી કાર્ય જીવન સંતુલન ચોક્કસ હદ સુધી મેળવી શકાય ભારતમાં કાયદાકીય જોગવાઈઓમાં પણ ઉદાહરણ તરીકે ફેક્ટરી એક્ટ 1948માં વ્યક્તિ અઠવાડિયા માટે 48 કલાક કામ કરી શકે છે અને મહત્તમ વ્યક્તિ દરરોજ 9 કલાક કામ કરી શકે છે અને કાયદો પણ એવો છે કે તે મહિલા કર્મચારીઓને સાંજે 7 અને સવારના 6 વાગ્યા દરમિયાન પ્રતિબંધિત કરે છે તેઓ સાંજે 7 થી સવારે 6 ના આ સ્લોટ દરમિયાન કામ કરશે નહીં અને સાપ્તાહિક રજાઓ છે જો ત્યાં 30 થી વધુ મહિલા કર્મચારીઓ હોય તો કંપની માટે નિર્ધારિત ક્રેચ કરવામાં આવે છે અને અલગ અલગ પાંદડાઓ પણ સૂચવવામાં આવે છે જેમ કે ઉપાર્જિત રજા કેઝ્યુઅલ રજા માંદગી રજા વળતર રજા તબીબી રજા પ્રસૂતિ રજા અને પિતૃત્વ રજા વગેરે આ બધી વસ્તુઓ કર્મચારીઓને આપવામાં આવે છે જેથી કામ અને બિન કામ પ્રવૃત્તિઓ અથવા કાર્ય અને જીવન પ્રવૃત્તિઓ સંતુલિત થાય IT અને IT સક્ષમ ઉદ્યોગોમાં તમે IBM TATA કન્સલ્ટન્સી એક્સેન્ચર જેવા શોધી શકશો તેઓ પ્રતિભાઓને આકર્ષવા અને જાળવી રાખવા માટે લવચીક કાર્યકારી નીતિઓ ધરાવે છે અને એમ્પ્લોયર બ્રાન્ડિંગ માં પણ તેની જોડણી કરવામાં આવે છે અને જો સંસ્થાને સંભવિતતા પ્રાપ્ત કરવી હોય તો સંસ્થા સંભવિત અને વાસ્તવિક કર્મચારીઓને સંદેશ મોકલશે કે સંસ્થા સાથે કામ કરવા માટે આ એક સારી જગ્યા છે અને તેથી ભારતમાં અલગ અલગ સુવિધાઓ અલગ અલગ કામો અલગ અલગ રજા સુવિધાઓ અને કાયદાઓ પણ ઘડવામાં આવ્યા છે જેથી કરીને કાર્ય જીવન સંતુલન પ્રાપ્ત કરી શકાય અને આ સંતુલનની પ્રકૃતિ છે જો મારે કામ અને કુટુંબ વચ્ચે સંતુલન રાખવું હોય તો પરિણામ એ છે કે જો આપણે ઘર અને કામ અથવા જીવન અને કામ પર સમાન રીતે ભાર આપીએ તો તે કિસ્સામાં તે નોકરી અને કામથી સંતોષ તરફ દોરી જશે અને જો આપણે સંતુલન અને જીવન સંતુષ્ટિને ધ્યાનમાં લઈએ જે એક વ્યક્તિલક્ષી લાગણી છે તેઓએ તે વસ્તુઓ પ્રાપ્ત કરી છે જે હું હું મારા જીવનમાં ઇચ્છું છું અને મારી સ્થિતિ ઉત્તમ છે અને તેવી જ રીતે નોકરીનો સંતોષ એ બાબતો વિશે બોલે છે કે વ્યક્તિઓની નોકરી સંબંધિત જરૂરિયાતોની જરૂરિયાતો કેટલી હદે પૂરી થાય છે અને જો વ્યક્તિ ઘર અને કામ પર સમાન રીતે ભાર મૂકે તો તેને નોકરી તરફ સંતોષ કાર્ય સંતોષ અને સંસ્થાકીય પ્રતિબદ્ધતા દોરી જવાની જરૂર છે સંસ્થામાં રહેવાની સંસ્થાને અન્ય લોકો સમક્ષ ગૌરવ આપવાનું અને સંસ્થાના ધોરણો અને મૂલ્યોને અનુકૂલન કરવાની વ્યક્તિની વૃત્તિ એ સંસ્થાકીય પ્રતિબદ્ધતા છે અને જો સંતુલનમાં જો ઘર વ્યક્તિઓ માટે કેન્દ્રસ્થાને હોય તો તે આપમેળે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ દોરી જશે કારણ કે વ્યક્તિ બાળકો તેમજ તેના જીવનસાથી અને સમુદાયના સભ્યો સાથે વધુ સમય વિતાવે છે અને તે આંતરિક રીતે જે કરવા માંગે છે તે ઘણી વસ્તુઓ કરે છે જો કામ વ્યક્તિઓ માટે કેન્દ્રિય હોય તો વ્યક્તિગત રીતે તે તણાવ અને બીમારીથી પીડાય છે એ જ રીતે આપણે જે કામ કરીએ છીએ અને જો તેમાં કોઈ વિક્ષેપ પડતો હોય તો તેનો અર્થ એ છે કે કુટુંબની જવાબદારીઓ સંસ્થાકીય પ્રવૃત્તિઓ અથવા કાર્યમાં દખલ કરી રહી છે અથવા જો સંસ્થાકીય પ્રવૃત્તિઓ અથવા કાર્ય પ્રવૃત્તિઓ જીવનની બાબતોમાં દખલ કરી રહી છે તો તે સીધી અસર કરશે ઘરે તેમજ કામ પર વ્યક્તિ ના પ્રદર્શન ઉપર અને આ માત્ર એટલું જ નથી કે જો આપણે આપણો ખાલી સમય માં કામ કરીએ કુટુંબની ભૂમિકાઓનું સંચાલન કરીએ સ્વેચ્છાએ સમુદાય માટે કામ કરીએ તો તેની અસર અન્ય લોકો પર પડશે અને આપણી અંદર પણ સેવા પૂરી પાડીને આંતરિક આનંદનો અનુભવ થશે અને એક ખ્યાલ તરીકે નવા પરિવારો ઉભરી રહ્યાં છે તે વૈશ્વિક પરિદ્રશ્ય છે કૌટુંબિક સંબંધોના સમાનતાવાદી ધોરણો છે દરેક વ્યક્તિ સમાન છે અને ઘરેલું મજૂરી માટે તે પરિવારના સભ્ય વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે અને ત્યાં વહેંચાયેલ નિર્ણય અને લિંગ તે ધારણાઓ છે આવા પારિવારિક વાતાવરણમાં જો તમે ભારતમાં જુઓ તો ભૂમિકાઓ પણ બદલાતી રહે છે નર સ્ત્રીઓનું કામ કરે છે સ્ત્રીઓ પણ પુરુષોનું કામ કરી રહી છે મતલબ એ છે કે પરંપરાગત રીતે દિવાલ પર ખીલા લગાવવાનું કામ પુરુષ સભ્ય સાથે સંકળાયેલું છે હવે તે સ્ત્રીઓ દ્વારા પણ કરવામાં આવે છે જેમકે બાળ સંભાળ પહેલા માત્ર સ્ત્રી દ્વારા કરવામાં આવે છે પરંતુ હવે તે પુરૂષ દ્વારા પણ કરવામાં આવે છે તેથી સમાજમાં પરંપરાગત ભૂમિકાઓ બદલાઈ રહી છે અને લિંગ મુક્ત ખ્યાલ નો વધારો થઈ રહ્યો છે અને કામ અને કુટુંબની બહાર પણ આપણે બધાને આપણી આધ્યાત્મિક જરૂરિયાતો છે શરીરની શારીરિક જાળવણી જેમકે અમને માનસિક શાંતિ જોઈએ છે અમને આરામ જોઈએ છે અને અમે અન્ય લોકો સાથે વાતચીત કરવા માંગીએ છીએ વગેરે અને જ્યારે તમે વાતચીત કરશો ત્યારે ઊંડેથી સાંભળશો ખુલ્લેઆમ સહયોગ કરશો અને અવિરતપણે આદર કરશો ઉપરાંત આપણે સ્વયંસેવક સેવા માટે સમુદાય સુધી પહોંચવું પડશે અને આંતરિક આનંદનો અનુભવ કરવો પડશે તેથી આ બધું જ્યારે આપણે કહીએ છીએ કે આ સંસ્થાના કાર્યના ક્ષેત્રની બહાર છે જેનો અર્થ એ થાય કે વ્યક્તિ કરી શકે છે શું એવું શક્ય છે કે વ્યક્તિ ઘર અને કામમાં સંતોષ અને સારી કામગીરી માટે સમાન સમય ગુણવત્તાયુક્ત સમય આપી શકશે કદાચ જવાબ ના છે તેથી કામ અને જીવન એક જ વસ્તુ છે તેઓને અલગ કરી શકાતા નથી તેઓ એકીકૃત થઈ શકે છે મેં અગાઉના ઉદાહરણમાં કહ્યું તેમ હું કામમાં અભ્યાસમાં મિત્રો સાથે અને વગેરેમાં વ્યસ્ત હોવા છતાં ગુણવત્તાયુક્ત સમય પસાર કરી શકું છું તેથી જીવન અને કાર્યને એક સાથે કેવી રીતે એકીકૃત કરવું તે યુક્તિ જાણવી જોઈએ જોબ પર રહીને તમે સંસ્થાઓમાં કામ કરી શકો છો પરિવાર માટે સમય કાઢી શકો છો સમુદાય માટે સ્વયંસેવક નોકરીઓ કરી શકો છો અને આરામ અને તમારું અંગત જીવન પણ જીવી શકો છો અને તમે તમારી આધ્યાત્મિક પરિપૂર્ણતા પણ ઇચ્છો છો જે વ્યક્તિની સૌથી વધુ જરૂરિયાત છે તેથી આવી પરિસ્થિતિઓમાં સંતુલન હોઈ શકે છે કદાચ સંતુલન રહેશે નહીં પરંતુ આપણે જે માટે વિનંતી કરી રહ્યા છીએ તે જીવનની ભૂમિકાઓ અને કાર્ય ભૂમિકાઓનું એકીકરણ હોઈ શકે છે અને તેથી તમે નિયમિતપણે તમારી ભૂમિકાઓને પ્રાધાન્ય આપો છો અને એ પણ તમે પ્રાધાન્ય આપો કે સમય વિવિધ પ્રવૃત્તિઓ માટે આપશે અને તે મુજબ તમારી જાતને ગોઠવો અને વધુ પડતો ભાર ન લેવો કારણ કે વધુ પડતું કામ કરવાથી મૃત્યુ પણ થાય છે જાપાનમાં એક સામાન્ય કહેવત છે કે જો તમે વધારે કામ કરશો તો તમે મરી જશો તેથી તમારે તે ઝીણી રેખા દોરવી પડશે કે હું કેટલી હદ સુધી કામ કરી શકું અને બિન કાર્યકારી પ્રવૃત્તિઓમાં અથવા નોકરી સિવાયની પ્રવૃત્તિઓમાં હું કેટલી હદ સુધી સામેલ થઈ શકું અને તેથી ઓવરલોડ ન કરો અને જો તમે કરી શકતા નથી તો તમારે ના કેવી રીતે કહેવું તે શીખવું જોઈએ નોની ફાળવણી કરવા માટે તમારી પાસે કામ કરવા માટે તમારા સમય પ્રયત્નો અને શક્તિની ફાળવણીની પસંદગી છે અને કામ કરવા માટે સંસાધન સમય પ્રયત્ન અને ઊર્જાની ફાળવણીની પસંદગી અને બિન કાર્ય માટે ઊર્જા પ્રયત્નોની ફાળવણીની પસંદગી છે અને આ આપણા સંસાધનોની માંગ કરે છે તેનો અર્થ એ કે અમારી પાસે કેટલીક કામની માંગણીઓ તેમજ બિન કાર્યની માંગ છે તેથી કામની માંગણીઓ તેમજ કામ સિવાયની માંગણીઓ માટે આ દરેક માટે અમારો સમય શક્તિ અને નાણાં પૂરા પાડીને સંસાધન પુરવઠો પૂરો પાડવો પડશે અને તે હસ્તક્ષેપના મુદ્દા છે જે તમને ખુશ કરશે અને આમાંથી પસાર થવા માટે હું તમને કેટલીક સામગ્રી આપીશ